પ્રથમ ઓર્ડરના કિસ્સામાં આપણે શરૂઆતથી વિકલન સમીકરણના ઉકેલને શોર્ટ કરીને રિસ્પોન્સનું મૂલ્યાંકન જોયું બીજી ઓર્ડરના કિસ્સામાં આપણે લાક્ષણિક સમીકરણ તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ કર્યો હવે આ બે લીંક છે અને આ પાઠમાં આપણે બે વચ્ચેની લીંક જોશું પહેલા મને પ્રથમ ઓર્ડર સિસ્ટમ પર વિચાર કરવા દો જોકે આ પાઠમાં ધ્યાન બીજી ઓર્ડર સિસ્ટમ પર છે તેથી ફરીથી આપણે આ સર્કિટને સામાન્ય પ્રથમ ઓર્ડર સિસ્ટમના ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ હવે આ કિસ્સામાં V c માટે વિકલન સમીકરણ આ દ્વારા આપવામાં આવે છે અને સોર્સ મુક્ત કેસ ને ઉકેલીને નેચરલ રિસ્પોન્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે હવે જો તમે ધારો કે V c એ કેટલાક એક્સ્પોનેંસિયલ p × t છે જે તેને અહીં બદલીને આપણને RC × p × એક્સ્પોનેંસિયલ pt એક્સ્પોનેંસિયલ pt બરાબર 0 મળે છે અને આપણે અહીં ગુણાંક V શૂન્ય રાખી શકીએ છીએ અને તે કંઈપણ બદલતું નથી બંને સ્થાનો પર V શૂન્ય દેખાય છે હવે આ સમાન રીતે 0 ની બરાબર હશે જો એક્સ્પોનેંસિયલનો આ ગુણાંક પરિબળ 0 હોય તેથી આ ભાગ 0 ની બરાબર હોવો જોઈએ અથવા બીજા શબ્દોમાં p એ 1 બાય RC છે તેથી આપણને પરિણામ મળે છે જે પહેલાથી ખૂબ જ પરિચિત હતું કે નેચરલ રિસ્પોન્સ નો સરવાળો V શૂન્ય એક્સ્પોનેંસિયલ - t બાય R C તેથી આ લાક્ષણિક સમીકરણ છે અને લાક્ષણિક સમીકરણ ના અવયવો p એ 1 બાય RC છે અને તેમાં ફ્રિક્વન્સી p × t છે જે પરિમાણ રહિત હોવું જોઈએ તેથી p સમય નું વ્યસ્ત અથવા ફ્રિક્વન્સી નું પરિમાણ ધરાવે છે પછી આપણે પ્રથમ ઓર્ડરના કેસમાં ટાઈમ કોંસ્ટંટ જોઈએ છીએ ટાઈમ કોંસ્ટંટ ટાઉ જે R C છે જે લાક્ષણિક સમીકરણના ઉકેલ ઉપર 1 બાય p 1 છે તેથી આપણે સામાન્ય રીતે આનો ઉપયોગ ઉચ્ચ ક્રમના સમીકરણો માટે પણ કરી શકીએ છીએ જેમ કે આપણે બીજા ક્રમના સમીકરણ માટે કર્યો હતો આપણે પહેલાથી જ બીજા ક્રમના સમીકરણનો ઉકેલ શોધી કાઢ્યો છે હું તેને પ્રથમ ઓર્ડર કેસ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આપણને આપણાં ઉકેલોમાં થોડી વધારે આંતરિક બાબતો મળે હવે બીજા ઓર્ડર ના કિસ્સામાં આપણી પાસે બીજા ઓર્ડર નું વિકલન સમીકરણ છે ચાલો કહીએ કે આ સંબંધિત ચલનું વિકલન સમીકરણ છે હવે નેચરલ રિસ્પોન્સ માટે જમણી બાજુને 0 સાથે બદલવામાં આવે છે તેથી હું તેની ચિંતા કરીશ નહીં અને મેં ડાબી બાજુને સામાન્ય બનાવી છે જેથી V c નો ગુણાંક 1 છે આ માત્ર અનુકૂળતા માટે છે હવે આ બીજા ઓર્ડરનું સમીકરણ બે પ્રથમ ઓર્ડરના સમીકરણોના સંયોજન તરીકે લખી શકાય છે તેથી તે છે જે આપણે ઇનપુટથી કેટલાક ચલ V x પર જઈએ ત્યાંથી V c પર હવે ચિત્રમાં સમજવું સરળ છે તેથી ચાલો આપણે કહીએ કે આપણી પાસે બીજા ઓર્ડરની સિસ્ટમ હતી જેમાં ઇનપુટ Vs અને V c આઉટપુટ તરીકે હતું તમે તેને બે પ્રથમ ઓર્ડર સિસ્ટમ તરીકે વિચારી શકો છો એક પછી બીજું જ્યાં Vs ઇનપુટ અને V c આઉટપુટ તરીકે અને આ મધ્યવર્તી આઉટપુટને V x કહેવામાં આવે છે અને નેચરલ રિસ્પોન્સ માટે આપણે Vs ને 0 કહીએ છીએ તે આ પ્રકારના ચિત્રને સ્થાનાંતરિત કરે છે જે આકૃતિ અને ઉકેલની પ્રકૃતિ અને આ કેસને અનુકૂળ બનાવે છે તેથી અહીં લાક્ષણિક સમીકરણ જો તમે આ પ્રકારના V c નો ઉકેલ ધારો તો સરવાળો V શૂન્ય એક્સ્પોનેંસિયલ pt નું લાક્ષણિકતા સમીકરણ 2 × p વર્ગ a 1 × p 1 એ 0 હશે તેથી દરેક વિકલન પદમાં p અને nના ક્રમમાં વિકલનમાં p થી n હશે હવે આનું લાક્ષણિક સમીકરણ b 1 × p 1 0 જેમાં b 2 × p 1 એ 0 છે હવે કેટલાક ઉકેલ p 1 અને p 2 તરીકે તેના બે ઉકેલ છે કારણ કે તે બીજા ક્રમનું સમીકરણ છે હવે આનો એક જ ઉકેલ છે p 1 એ 1 બાય b 1 છે અને તેવી જ રીતે આનો બીજો ઉકેલ p 2 1 બાય b 2 છે તેથી લાક્ષણિક સમીકરણના બે ઉકેલ હવે તેમાંથી એક બની જાય છે તે આનો ઉકેલ છે અને અન્ય એક તે આ એકનો ઉકેલ છે હવે જો તમે આ બંનેને બીજા ક્રમના વિકલન સમીકરણમાં જોડો છો તો તમારે રીઅલ ઘટકો સાથેની સર્કિટમાં બરાબર સમાન ગુણાંક મેળવવો પડશે આ રીઅલ ગુણાંક હશે પરંતુ આ બંને રીઅલ હોવું જરૂરી નથી કારણ કે આ V x કેટલાક કાલ્પનિક આઉટપુટનો સંદર્ભ આપે છે જે ખરેખર સુલભ નથી તેથી આ રીઅલ હોઈ શકે છે પરંતુ જટિલ જોડાણ પણ હશે તેથી આ બંને શક્યતાઓ અસ્તિત્વમાં છે જે આપણે પહેલાથી જ બીજા ઓર્ડરના સમીકરણથી જાણીએ છીએ કે આ ઉકેલ હોઈ શકે છે જે રીઅલ અને અલગ રીઅલ અને સમાન અથવા જટિલ જોડાણમાં છે હવે યાદ રાખો b 1 અને b 2 કેટલીક ઇચ્છિત સંકુલ સંખ્યાઓ નહીં હોય ત્યાં જટિલ જોડાણ હશે કારણ કે આખરે સમીકરણમાં માત્ર રીઅલ ગુણાંક છે તેથી બે ઉકેલો p1 અને p 2 જો ત્યાં જટિલ હોય તો તે એકબીજાના જટિલ જોડાણમાં હશે તો આનો અર્થ શું છે જો તમે આને બે પ્રથમ ઓર્ડર સિસ્ટમો તરીકે માનો છો અને મને પ્રથમ નેચરલ રિસ્પોન્સ પર વિચાર કરવા દો તો તે ઇનપુટ 0 છે હવે અહીં પહેલા એક લાક્ષણિક સમીકરણ b 2 × p 1 0 હતું તેથી આ p 2 1 બાય b 1 છે હવે આનો નેચરલ રિસ્પોન્સ માત્ર એક્સ્પોનેંસિયલ p 2 t હશે હવે જો તમે બીજી પ્રથમ ઓર્ડર પ્રણાલી વિશે વિચારો છો તો તે એક એક્સ્પોનેંસિયલ દ્વારા ચલાવવામાં આવી રહી છે હું દરેક માપન પરિબળોને છોડી દઈશ કારણ કે હું ફક્ત ઉકેલનો સ્વભાવ દર્શાવવા માંગુ છું તેથી હવે અહીં ઉકેલ એ એક્સ્પોનેંસિયલ ઇનપુટનો કુલ રિસ્પોન્સ છે બીજા બ્લોકનું ઇનપુટ એક્સ્પોનેંસિયલ p 2 × t છે અને આમાં લાક્ષણિકતા સમીકરણ b 1 p 1 બરાબર 0 છે જેનો ઉકેલ p 1 એ 1 બાય p 1 છે તેથી આનો ફોર્સ રિસ્પોન્સ એ નેચરલ રિસ્પોન્સ તેમજ એક્સ્પોનેંસિયલ ઇનપુટ ધરાવે છે હવે ચાલો પહેલા માની લઈએ કે p 1 અને p 2 અલગ અને રીઅલ છે વિશિષ્ટ આવશ્યકપણે રીઅલ હશે પછી તેમાં કેટલાક મૂલ્ય દ્વારા માપવામાં આવેલા તમામ એક્સ્પોનેંસિયલ ઇનપુટનો સમાવેશ થશે તેથી તેની પાસે કંઈક હશે × એક્સ્પોનેંસિયલ p 2 t તેનો પોતાનો નેચરલ રિસ્પોન્સ જે કંઈક × એક્સ્પોનેંસિયલ p 1 t છે આમ પ્રથમ તબક્કાનો નેચરલ રિસ્પોન્સ એ બીજા તબક્કામાં ડ્રાઇવિંગ ઇનપુટ છે અને તે જેમ છે તેમ જ દેખાય છે હવે ચાલો બીજા કેસની કલ્પના કરીએ જ્યાં p 1 અને p 2 રીઅલ છે અને સમાન છે આ ચતુર્થાંશ સમીકરણમાં થાય છે જ્યારે 2નો વર્ગ 4 × a 1 છે તેથી પછી જે થાય અહી p 1 અને p 2 બંને સરખા છે અહીં જે આઉટપુટ પ્રથમ ઓર્ડર સિસ્ટમનો નેચરલ રિસ્પોન્સ છે તે એક્સ્પોનેંસિયલ p 1 t છે કારણ કે p 2 એ p 1 જેવું જ છે આપણે જાણીએ છીએ કે જ્યારે સિસ્ટમ તેના પોતાના નેચરલ રિસ્પોન્સ દ્વારા સંચાલિત થાય છે ત્યારે આઉટપુટ ફોર્મ A 1 A 2 t × એક્સ્પોનેંસિયલ p 1 t ની બહાર હશે જે આ t દ્વારા ગુણાકારમાં તે સમયના વધારા સાથે વધશે કારણ કે સિસ્ટમમાં ચોક્કસ નેચરલ ફ્રિક્વન્સી હોય છે જો તે તેના દ્વારા ચલાવવામાં આવે તો તે નેચરલ રિસ્પોન્સ પર હોય છે તો ગુણાકાર પરિબળના વલણો સમય સાથે ઓછા થાય છે તેથી આ તમને ખ્યાલ આપે છે કે આ કિસ્સામાં ઉકેલ A 1 A 2 t એક્સ્પોનેંસિયલ p 1 t સ્વરૂપનો છે ત્યાં માત્ર એક p 1 p 2 સમાન છે p 1 બીજા કિસ્સામાં તે A 1 એક્સ્પોનેંસિયલ p 1 t A 2 એક્સ્પોનેંસિયલ p 2 t છે છેલ્લે જ્યારે p 1 અને p 2 જટિલ જોડાણમાં હોય ત્યારે તે પણ અલગ રીઅલ કેસ સમાન હોય છે સિવાય કે p 1 અને p 2 અમુક રીતે સંબંધિત હોય હવે અહીં યાદ રાખો કે આઉટપુટ એક્સ્પોનેંસિયલ p 2 t હશે જે ખરેખર એક જટિલ સંખ્યા છે પરંતુ આ કેટલાક કાલ્પનિક કેસ છે આ સર્કિટમાં સુલભ બિંદુ નથી આપણે માત્ર બીજા ઓર્ડરની સિસ્ટમને ગાણિતિક રીતે બે પ્રથમ ઓર્ડર સિસ્ટમમાં વિભાજીત કરી છે પરંતુ અહીં તેને એક્સ્પોનેંસિયલ p 2 t એક્સ્પોનેંસિયલ p 1 t મળશે તેથી આપણી પાસે A 1 એક્સ્પોનેંસિયલ p 1 t A 2 એક્સ્પોનેંસિયલ p 2 t હશે અને p 2 એ p 1 ના જોડાણમા હશે જેનો અર્થ એ પણ થાય છે કે A 2 રીઅલ ઉકેલ માટે A 1ના સંયોજક હોવું જોઈએ તેથી બીજી ઓર્ડર સિસ્ટમના નેચરલ રિસ્પોન્સ માટે આપણને વિવિધ કેસો મળે છે હવે ચાલો ફોર્સ રિસ્પોન્સ પર વિચાર કરીએ અને મને ફરીથી કેટલાક એક્સ્પોનેંસિયલ st ને ઇનપુટ તરીકે ધ્યાનમાં લેવા દો તેથી હવે તમે ઘણા જુદા જુદા કેસોની કલ્પના કરી શકો છો જે પહેલા હું લઈશ તે p 1 થી અલગ છે જે p 2 થી પણ અલગ છે તેથી ત્યાં બધા અલગ છે તો પછી આ બિંદુએ આપણને શું મળશે આપણને એક્સ્પોનેંસિયલનો કુલ પ્રતિભાવ મળે છે તેથી એક્સ્પોનેંસિયલ p 2 t ને બદલે આપણને કંઈક × એક્સ્પોનેંસિયલ s t કંઈક × એક્સ્પોનેંસિયલ p 2 t મળ્યું હોત અને અહીં આપણને અમુક સંખ્યા દ્વારા સ્કેલ કરેલ એક્સ્પોનેંસિયલ ઇનપુટ મળશે તેથી આપણે મેળવીશું જે કંઈક × એક્સ્પોનેંસિયલ s t કંઈક × એક્સ્પોનેંસિયલ p 2 t બીજા તબક્કાનો નેચરલ રિસ્પોન્સ જે કંઈક × એક્સ્પોનેંસિયલ p 1 t છે તેથી કુલ પ્રતિભાવ A 1 એક્સ્પોનેંસિયલ p 1 t A 2 એક્સ્પોનેંસિયલ p 2 t કંઈક × એક્સ્પોનેંસિયલ s t હશે અને આ કંઈક મૂલ્યાંકન કરી શકે છે આ કઈક એ વિકલન સમીકરણના ઉકેલમાં એક્સ્પોનેંસિયલ s t ને બદલીને અને પરિણામી સમીકરણ માટે ઉકેલ લાવીને મેળવી શકાશે હવે તેવી જ રીતે જો મારી પાસે એક્સ્પોનેંસિયલ s t ઇનપુટ તરીકે હોય જ્યારે p 1 અને p 2 એકબીજાના જટિલ જોડાણમાં હોય અને હું ધારીશ કે s એ p 1 અથવા p 2 ની બરાબર નથી તો આપણને માત્ર એક્સ્પોનેંસિયલ st મળશે અને તે જ રીતે જો p 1 અને p 2 રીઅલ અને સરખા હોય પરંતુ s એ p 1 ની બરાબર ન હોય તો આપણને ફક્ત એક્સ્પોનેંસિયલ st મળશે પરંતુ આ માત્ર ઉદાહરણ તરીકે આ શક્યતાઓ નથી આ કિસ્સામાં મારી પાસે s બરાબર p1 હોઈ શકે અથવા s બરાબર p 2 તેથી જો s એ p 1 ની બરાબર હોય તો આપણને A 1 A 3 t × એક્સ્પોનેંસિયલ p 1 t એક્સ્પોનેંસિયલ p 2 t મળશે એ જ રીતે જો s એ p 2 ની બરાબર હોય તો આપણી પાસે t નો આ ગુણાંક એક્સ્પોનેંસિયલ p 2t થશે અને તે જ રીતે આ કિસ્સામાં બીજા કિસ્સામાં p 1 અને p 2 બધા સરખા છે જો s એ p 1 ની બરાબર થાય તો આપણને A 1 A 2 t A 3 t નો વર્ગ એક્સ્પોનેંસિયલ p 1 t મળશે તેથી આપણને t નો વર્ગ ટર્ન પણ મળે છે અને છેલ્લે આ કિસ્સામાં શક્ય છે કે s ક્યાં તો p 1 અથવા p 2 ની બરાબર છે અને ફરીથી આપણી પાસે અહીં સમાન કેસ છે આપણને A1 A2t એક્સ્પોનેંસિયલ p1t A 2 એક્સ્પોનેંસિયલ p 2 t મળી શકે છે અને એમજ આમ ઘણી જુદી જુદી શક્યતાઓ છે હવે હું ફક્ત આ બધી અન્ય વિચિત્ર શક્યતાઓને માત્ર ગુણાત્મક રૂપરેખા આપવા જઇ રહ્યો છું જ્યારે વધુ જટિલ સિસ્ટમોના ફોર્સ રિસ્પોન્સની વાત આવે છે ત્યારે આપણે સામાન્ય રીતે તેમનું મૂલ્યાંકન કરીશું નહીં આપણે તેને એક્સ્પોનેંસિયલ st નો ઉપયોગ કરીને કરી શકીએ અને આગળ તમે જ્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે જાણશો ત્યારે તમે જોશો કે કોઈપણ સિગ્નલને એક્સ્પોનેંસિયલ st ના s સાથેના સંકલન માટે કોઈપણ વિવિધ ફ્રિક્વન્સી ઉપર રજૂ કરી શકાય છે જે તમને સમીકરણોને વધુ સામાન્ય રીતે ઉકેલવા દેશે આપણાં કિસ્સામાં આપણે ફક્ત ડીસી ઇનપુટ કેસ અને સાઇનુંસોઇડલ ઇનપુટ કેસ પર વિચાર કરીશું જે સાઇનુંસોઇડલ ઇનપુટ કેસ તે બહાર પાડે છે તે વિકલન સમીકરણને લખ્યા વિના પણ વધુ સરળતાથી ઉકેલી શકાય છે જ્યાં આપણે પછીથી આવીશું પરંતુ જ્યારે તમારી પાસે બીજી ઓર્ડરની સિસ્ટમ હોય ત્યારે અન્ય ઉકેલની પ્રકૃતિનો વિચાર એ તમને આપશે મુખ્યત્વે તમારી પાસે રીઅલ ફ્રિક્વન્સી p 1 અને p 2 સાથે બે અલગ અલગ એક્સ્પોનેંસિયલ હોઈ શકે છે અથવા તમારી પાસે A 1 A 2 t × એક્સ્પોનેંસિયલ p 1 t હોઈ શકે છે અને અંતે તમે આ કેસ કરી શકો છો જ્યાં તમારી પાસે જટિલ જોડાણ છે જે છેવટે કેટલાક સાઇનુંસોઇડમાં ઉમેરાશે